ચાલો હવે આપણે ક્લિયરન્સ ઇન્ડેક્સclearance indexસ્પષ્ટતા સૂચકાંકનો અંદાજ કાઢવાનો એક રસ્તો શોધીએ ક્લિયરન્સ ઇન્ડેક્સ KT એ બીજું કંઇ નથી પરંતુ વાતાવરણીય અસરોવાળા આડા ફ્લેટ પ્લેટ કલેક્ટર પર દૈનિક ઊર્જા અને વાતાવરણ વિના આડા ફ્લેટ પ્લેટ કલેક્ટર પર દૈનિક ઉર્જા ઘટનાનો ગુણોત્તર છે હવે અહીંનો મુખ્ય શબ્દ વાતાવરણની સાથે અને વગર છે હવે આ વાતાવરણ સાથે આડી ફ્લેટ પ્લેટ પરની દૈનિક ઊર્જા ઘટના જેના માટે Ha નિશાનીનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને વાતાવરણ વગર દૈનિક ઊર્જા જેના માટે H૦ નિશાનીનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેના બરાબર છે હવે H૦ને બંધ સ્વરૂપ સોલ્યુશનના માધ્યમથી નિર્ધારિત કરી શકાય છે અને આના માટેની જરૂરિયાતો એ અક્ષાંશ ક્ષેત્ર જેવા ઇનપુટ છે અને તમે સારી રીતે ચોકસાઇથી 3D ભૂમિતિનો ઉપયોગ કરીને તેને સચોટ રીતે ગણતરી કરી શકો છો જો કે Ha એ વાતાવરણીય અસરોવાળી ઊર્જા છે અને તેની ગણતરી કરવી મુશ્કેલ છે પરંતુ આપણે તેને માપી શકીએ છીએ તેથી જો આપણે H૦ના મુલ્યની ગણતરી કરીએ અને Ha માપીએ તો આપણે કોઈપણ ઘટના સ્થળે KTનુ ચોક્કસ વર્તમાન મૂલ્ય મેળવી શકીએ છીએ તો હવે આપણે તે કેવી રીતે કરીશું આપણે KT કેવી રીતે માપીશું પ્રથમ આપણે ઈચ્છિત સ્થાન પર પાયરોનોમીટર મૂકવું છે હવે પાયરોનોમીટર શું છે પિરોનોમીટર એ એક સાધન છે જે ઇન્સોલેશનinsolationસૂર્યકિરણની અસરને માપી શકે છે તેથી તેનો ઉપયોગ તમામ સૌર આધારિત પ્રયોગોમાં થાય છે અને તે પછી તે થર્મલ સિદ્ધાંતો પર આધારિત છે તેમાં થર્મલ કોઇલ છે અને સીબેક ઇફેક્ટના માધ્યમથી તે ઘટનાના રેડિયેશનને ઇલેક્ટ્રિક વોલ્ટેજ મૂલ્યમાં રૂપાંતરિત કરે છે અને વોલ્ટેજ મૂલ્ય આપણને ઘટના ઇન્સોલેશનનુ માપ આપે છે હવે હું તમને પાયરોનોમીટર બતાવીશ જે તમને તે શું છે તેનો ખ્યાલ આપે છે અને તમે સમજી શકશો કે પાયરોનોમીટરથી મારો અર્થ શું છે આ સાધન જુઓ આ એક પાયરોનોમીટર છે તમે જુઓ છો કે ઉપર અને અંદર કાચના બલ્બ છે મને તે વાળવા દો ત્યાં એક કાળી વસ્તુ છે હવે તે થર્મોપાઇલ છે હવે રેડિયેશન થર્મોપાઇલ પર પડે છે અને થર્મોપાઇલને ગરમ કરે છે અને તે હોટસ્પોટ બને છે અને પાયરોનોમીટર બોડી એ કોલ્ડ જંકશન છે અને ત્યાં હોટ જંકશન અને કોલ્ડ જંકશન વચ્ચે તાપમાનનો ઢોળાવ હશે જે વોલ્ટેજ આઉટપુટ અથવા થર્મો ઇલેક્ટ્રિક EMF પર આધારિત સીબેક અસર આપે છે હવે આ વાયર દ્વારા આપણે મલ્ટિમીટરનો ઉપયોગ કરીને વોલ્ટેજ શું છે તે માપવા માટે સક્ષમ થઈશું હવે આ પાયરોનોમીટર અથવા થર્મો કપલ માપી શકે છે તેથી ચાલો હું આને ખોલીશ અને તમે નામ પ્લેટ પર એક નજર નાખો તેથી તમે અહીં જુઓ નામ પ્લેટ સૂચવે છે કે જ્યારે તે શૂન્ય વોલ્ટ છે આઉટપુટ શૂન્ય વોટ પ્રતિ ચોરસ મીટર છે અને જો તે 10 વોલ્ટ છે તો આઉટપુટ 2000 વોટ પ્રતિ ચોરસ મીટર છે ખરેખર સૂર્યમાંથી ઇન્સોલેશન એ 1000 વોટ પ્રતિ ચોરસ મીટરથી વધુ નહીં હોય તેથી તમને આ ટર્મિનલ્સમાંથી અત્યંત 5 વોલ્ટ મળશે હવે જો તમે આ બાજુ તરફ નજર કરો તો તમે અહીં આ લીલુ ટપકું જોશો કે જે વસ્તુની સ્પીરીટ લેવલ પ્રકાર સિવાય બીજું કંઈ નથી જે પાયરોનોમીટરને આડા સ્થાને રાખવાનું કામ કરશે તમે તેને સ્થળ પર આડા સ્થિતિ કરી શકો છો અને પછી તેને રેડીયેશન માપવા માટે પરવાનગી આપો અને તે તમને વોલ્ટેજ માં આઉટપુટ આપશે જે ઇન્સોલેશનનુ ડાયરેક્ટ માપ છે અને તેનો એકમ વોટ પ્રતિ ચોરસ મીટર છે પાયરોનોમીટર એ સાધનનો એક ખર્ચાળ ભાગ છે તેથી કાળજી સાથે કેળવો તેથી પાયરોનોમીટર મૂક્યા પછી પાયરોનોમીટર એ ઇનસોલેશનનું વોટ પ્રતિ ચોરસ મીટરમાં માપ આપે છે સમગ્ર દિવસનુ માપ લો અને તે મૂલ્યોનું સંકલન કરો અને તમને Ha ચોરસ મીટર પ્રતિ દિવસમાં મળશે તેથી આનો અર્થ એમ થશે કે તમને N દિવસ માટે Ha મળશે તેથી આ Ha નુ મુલ્ય કિલોવોટ કલાકમાં છે ચોરસ મીટર પ્રતિ દિવસ એ ઊર્જા છે કે જે તમને વર્ષના ચોક્કસ દિવસ માટે મળી છે તમે તે વર્ષના Haનુ મુલ્ય મેળવવા માટે વર્ષના પ્રત્યેક દિવસ માટે માટે કરી શકો છો અને જો તમે તે ઘણાં વર્ષો સુધી કરો તો તમને આંકડાકીય ઈતિહાસ મળશે જેના આધારે તમે વિવિધ વર્ષ દરમિયાન કે વર્ષના વિવિધ સમય દરમિયાન આબોહવાની સ્થિતિ અને વાતાવરણીય શોષણનો વિચાર કરી શકો છો આગળ ચાલો આપણે Hoના મુલ્યની ગણતરી કરીએ આપણે જાણીએ છીએ કે આ કેવી રીતે કરવું જો આપણી પાસે અક્ષાંશ અને દિવસનો નંબર છે તો આપણે Hoની ગણતરી કરી શકીએ છીએ તે પછી આપણે Ha અને Hoનો ગુણોત્તર લઈશું અને આ તમને KTનુ મૂલ્ય આપશે આ Haની ચોક્કસ કિંમત માટે ક્લિયરન્સ ઇન્ડેક્સનુ મુલ્ય યાદ રાખો જો Ha કોઈ ચોક્કસ દિવસ નંબર માટે ગણવામાં આવ્યો છે તો KTનુ મૂલ્ય તે ચોક્કસ દિવસ નંબર માટે માન્ય છે તેથી જો તમે તમારી પાસે KT હોવાનું ઈચ્છો છો કે જે ગણતરીમાં લેવાય છે ઐતિહાસિક માહિતી પછી Ha ને ધ્યાનમાં લેવું જોઇએ આગળના વર્ષના બધા Haના મુલ્યોનુ સરેરાશ પણ ધ્યાનમાં લેવું જોઈએ પછી તમને KTનુ મુલ્ય મળશે જેની વાતાવરણીય અસરો પર ખુબ સારી રજૂઆત છે ક્લિયરન્સ ઇન્ડેક્સ માટે કર્વ ફિટિંગ સામાન્ય રીતે ચોક્કસ દિવસે ચોક્કસ સ્થાન માટે ક્લિયરન્સ ઇન્ડેક્સનું માપન જેમ કે આપણે Ha માપીને પહેલાં જોયું છે જો તમે તે સ્થાનનું ક્લિયરન્સ ઇન્ડેક્સ શોધવા માંગતા હો કે જેના માટે માપન કરવામાં આવ્યું નથી અને આવા કિસ્સામાં આપણે ક્લિયરન્સ ઇન્ડેક્સ કેવી રીતે શોધીશું કર્વ ફિટિંગ એ ખૂબ સરસ ઉપાય છે અહીં જો આપણે થોડા અક્ષાંશનો ડેટા માપી લીધો હોય તો પણ આપણે એક કર્વ ફીટ મોડેલ બનાવી શકીએ છીએ કે જે સ્થાનની નજીક આપેલ કોઈ પણ અક્ષાંશ માટે જ્યાં માપન કરવામાં આવ્યું છે ત્યાં આપણે વળાંક ફીટ મોડનો ઉપયોગ કરીને ક્લિયરન્સ ઇન્ડેક્સ શોધી શકીએ છીએ તેથી આપણે તે જ કરવાનો પ્રયાસ કરીએ છીએ ચાલો આપણે કહીએ કે દેશના જુદા જુદા ભાગોમાં કેટલાક અક્ષાંશ માટે ડેટા એકત્રિત કરેલ છે અને આપણે કર્વ ફિટ મોડેલ ફ્યુરિયર કર્વ ફિટ મોડેલ શા માટે બનાવીશું તો આપણે તે ક્લિયરન્સ ઇન્ડેક્સ અંદાજ સમીકરણ આપવા માટે બનાવીશું તે પછી આપણે કોઈપણ અક્ષાંશ માટે અથવા તે સ્થાનોના પાડોશમાંની કોઈપણ જગ્યા માટે ક્લિયરન્સ ઇન્ડેક્સ શોધી શકીએ છીએ જ્યાં આપણી પાસે માપેલ ડેટા ઉપલબ્ધ છે હવે ક્લિયરન્સ ઇન્ડેક્સ શોધવા માટે ચાલો પહેલા એક મોડેલ પ્રસ્તાવિત કરીએ KT એ KTના અંદાજ દ્વારા આપવામાં આવે છે આ KTનુ અંદાજ સમીકરણ છે જે આપણે હવે બનાવાની જરૂર છે અને ભૂલ પણ ખરેખર જ્યારે આપણે કોઈ અનુમાન કરીએ ત્યારે ત્યાં ભૂલ હશે અને તેથી KT ખરેખર અનુમાનના સમીકરણથી વિચલિત થશે અથવા KTનુ અંદાજિત મૂલ્ય કોઈ ભૂલ દ્વારા KTના વાસ્તવિક માપેલા મૂલ્યથી વિચલિત થઈ જશે તેથી ચાલો જોઈએ કે KTનો શ્રેષ્ઠ અંદાજ શું છે કે આપણે મેળવી શકીએ છીએ અને જે ઓછામાં ઓછી ભૂલ આપશે તેથી આ ક્લિયરન્સ ઇન્ડેક્સની એક મુખ્ય લાક્ષણિકતા એ છે કે તે પીરીયોડીક હોય છે તેથી તેમાં એક વર્ષ 365 દિવસનો પીરીયોડીક અંતરાલ હોય છે અને તેથી આપણે ફ્યુરિયર શ્રેણીનો ઉપયોગ Tપીરીયડ2πN365 સાથે કરી શકીએ છીએ N એ 1 થી 365 સુધી બદલાય છે ફ્યુરિયર શ્રેણીમાં મૂળભૂત કોણ અપૂર્ણાંકમાં રજૂ કરી શકાય છે તેથી આ વાર્ષિક પીરીયડ આપશે અને ચાર વર્ષની કર્વ ફીટ પદ્ધતિનો ઉપયોગ કરીને આપણે બરાબર છીએ હવે ચાલો આપણે આ વિશિષ્ટ KTને કેટલાક ફંક્શન xનાં ફંક્શન જેમ કે A1A2sinτA3cosτA4sin2τA5cos2τ પર પસંદ કરીએ તેથી આ ફ્યુરિયર શ્રેણીનુ કર્વ ફીટ મોડેલ છે જેનો આપણે ઉપયોગ કરી શકીએ જે મૂળભૂત અને મૂળભૂતનું હાર્મોનિક ધરાવે છે અને x શું છે X એ બધા સહગુણાંક પરિમાણોમાં સમાયેલ છે અને આ સહગુણાંક કેવી રીતે શોધવા તેથી ai1ai2xai3x2 સ્વરૂપનો Ai જ્યાં x પોતે ઘણી વસ્તુઓનું ફંક્શન છે જે વાતાવરણીય પરિસ્થિતિઓ સાથે સંબંધિત છે એક અક્ષાંશ છે તે પાણીની વરાળ હોઈ શકે છે તે બીટા હોઈ શકે છે વગેરે તેથી હવે આપણું કામ Ai શોધવાનું છે આ સહગુણાંકના મૂલ્યો શું છે અને દરેક સહગુણાંક મૂલ્ય આ બહુવિધ સ્વરૂપના xના ફંક્શનમાં મુકવામાં આવે છે અને આ x એ અક્ષાંશ પાણીની વરાળનુ પ્રમાણ બીટા નમેલ કોણનુ ફંક્શન છે તેથી આ તે મોડેલ છે જેનો ઉપયોગ કર્વ ફીટ અને ક્લિયરન્સ ઇન્ડેક્સ KTના અંદાજ માટેનુ સમીકરણ મેળવવા માટે થઈ શકે છે હવે ચાલો જોઈએ કે ક્લિયરન્સ ઇન્ડેક્સ માટે કર્વ ફીટિંગ મોડેલ મેળવવા માટે આપણે કેવી રીતે જઈશું આપણે મોડેલ કેવી રીતે મેળવીશું તે સમજવા માટે આપણે એક સરળ મોડેલ આપીશું અને પછી હું દેશના 12 શહેરોમાંથી એકત્રિત કરેલા ડેટાનો ઉપયોગ કરીને વધુ સચોટ મોડેલ બતાવીશ ચાલો આપણે નિદર્શનના ઉદાહરણ પર જઈએ અને આપણે એક ખૂબ સરળ કર્વ ફીટ મોડેલ લઈએ અને આપણે જોઈએ કે આપણે કર્વ ફિટ મોડેલના સહગુણાંક મેળવવા વિશે કેવી રીતે આગળ વધશુ અને પછી હું તેને વિસ્તૃત કરી તેને વધુ ચોક્કસ અને વધુ સચોટ કરીશ આપણે જોઈશું કે ક્લિયરન્સ ઇન્ડેક્સ માટે અંદાજ સમીકરણ કેવી રીતે મેળવવું તેથી ચાલો કહીએ કે KTe અંદાજીત ક્લિયરન્સ ઇન્ડેક્સ છે અંદાજીત ક્લિયરનેસ ઇન્ડેક્સ એ અંદાજ સમીકરણ પર આધારિત છે જે KTeA1A2sinτA3cosτના સ્વરૂપમાં છે તેથી તે એક સરળ સમીકરણ છે મેં હમણાં જ મૂળભૂત હાર્મોનિક લીધો છે જ્યાં T2πN365 છે ખરેખર તે આ ફોર્મમાં હોવું જરૂરી નથી તે ફેઝ શિફ્ટેડ સ્વરૂપ પણ હોઈ શકે છે જ્યારે આપણે ચોક્કસ મોડેલનો વિચાર કરીશું ત્યારે આપણે આને વધુ જોશું હવે આપણું કાર્ય આ સહગુણાંક શું છે તે શોધવાનું છે હવે આ સહગુણાંક Ai પોતે આ ai1ai2xના ફોર્મમાં છે જ્યાં x એ ફક્ત અક્ષાંશ છે x એ અક્ષાંશ પાણીની વરાળ નમેલા કોણનું ફંક્શન હોઈ શકે છે તેથી આગળ આપણે વાતાવરણીય અસરો પર કહ્યું હતું પરંતુ અહીં આ સરળ સમસ્યામાં આપણે xને ફક્ત સાદા અક્ષાંશ તરીકે લઈશું અને આપણે સહગુણાંક Ai ને ai1ai2x તરીકે લીધો છે માત્ર પ્રથમ ઓર્ડરના બહુકોણીય સુધી હવે ચાલો જોઈએ કે આપણે વિવિધ સહગુણાંકના પરિમાણો કેવી રીતે મેળવીએ છીએ તેથી તેથી હવે KTe ને આ સહગુણાંકમાં આ ફોર્મ ફોર્મેટનો ઉપયોગ કરીને લખી શકાય છે અને તમને a11a12xa21a22xsinτa31a32xcosτ મળશે તેથી આ ક્લિયરનેસ ઇન્ડેક્સનુ અંદાજ સમીકરણ છે અને આપણને ખબર નથી કે a11 a12 a21 a31 a32 શું છે હવે આપણું કાર્ય સહગુણાંક અને આ શોધવા માટે અને તેને પ્લગ કરવાનું છે તે પછી જ તે અંદાજ સમીકરણ પૂર્ણ બને છે અને તમે બીજા સ્થળ માટે તેનો ઉપયોગ કરી શકો છો અક્ષાંશ X અને T મૂલ્યો અને ભૂલ KT દ્વારા આપવામાં આવે છે આ માપેલ ક્લિયરનેસ ઇન્ડેક્સ માઈનસ KTe છે જે અંદાજીત ક્લિયરનેસ ઇન્ડેક્સ છે અને આપણું કામ આવા સહગુણાંક એ રીતે શોધવા માટેનુ છે જેથી તે ઓછામાં ઓછી ભૂલ આપે હવે ભૂલનો વર્ગ ન્યૂનતમ હશે તો ચાલો આપણે કહીએ કે J એ Σei2 Σ છે હવે આ ભૂલનો વર્ગ છે અને આપણે તે ભૂલના વર્ગને ઘટાડવા માગીએ છીએ તેથી આપણે હવે શું કરીશું તો હવે આપણે વ્યક્તિગત રીતે δjδa11 δjδa12 δjδa21 δj δa22 δjδa31 δjδa32 ને શૂન્ય સેટ કરીશું અને જ્યારે તમે બધાને શૂન્ય સાથે સરખાવો ત્યારે આપણને છ સમીકરણ 6 અજ્ઞાત મળશે અને પછી તમે એકસાથે ઉકેલશો તો તમને a11 a12 a21 a31 a32ના મૂલ્યો મળશે હવે અહીં આપણી પાસે અંદાજનું સમીકરણ છે અને આપણે Jને જાણીએ છીએ જે JΣ2 ઘટાડવાનું ફંક્શન છે હવે આ તે છે જેને આપણે ઘટાડવાનું પસંદ કરીશું આ ભૂલનો વર્ગ છે જેથી તમને ભૂલનો વર્ગ ન્યુનતમ મળે અથવા ઓછામાં ઓછી ભૂલનો વર્ગ મળશે તેથી δJδa11 એ બીજું કંઇ નથી પરંતુ 2Σi2 છે અને આને શૂન્યની બરાબર સેટ કરેલ છે તેથી હવે આપણે તે અન્ય પરિમાણ પદ δjδa12 માટે કરીશું કે જે 2Σi KT KTe x છે a12 પાસે x સહગુણાંક તરીકે છે તેથી આને તમે શૂન્ય સેટ કરો તેવી જ રીતે જો તમે a21 કરો અહીં તે સહગુણાંક તરીકે sinτ છે તેથી જ્યારે તમે વિકલન કરો ત્યારે તમને sinτi શૂન્ય સેટ કરેલ મળશે અને a22 તમારી પાસે xi sinτi0 હશે કારણ કે xsinτ છે પછી a31 અને a32 માટે તમારી પાસે cosτ xcosτ અહીં ફેક્ટર ગુણાકાર તરીકે હશે આપણે તે નીચે લખીશું મને થોડી જગ્યા કરવા દો a31 2Σcosτi ને શૂન્ય સેટ કરો હવે તમારી પાસે 6 સમીકરણો છે KT એ એક માપેલ જથ્થો છે xi τi ઇનપુટ જથ્થા છે KTe પરિમાણો છે a11 to a32 અજ્ઞાત છે તમારી પાસે 6 અજ્ઞાત અને 6 સમીકરણો છે તમે તે માપવા માટે સમર્થ હોવા જોઈએ તમે ગણતરી કરવા માટે સમર્થ હોવા જોઈએ તેથી આપણે આગળ જે કરીશું તે ફરીથી ગોઠવવું છે તમારી પાસે a11Σi1a12Σixia21Σisinτi a22 Σisinτi a31 Σicosτi a32 Σixisinτi KTe છે તેથી આ ખરેખર પહેલા સમીકરણ પરથી આવી રહ્યું છે KTને વિસ્તૃત કરતા KT જમણી બાજુ આવે છે અને Kteને વિસ્તૃત કરતા તમને આ બધી વસ્તુઓ મળશે તેવી જ રીતે તમે અન્ય પદોને વિસ્તૃત કરો છો હું હમણાં જ તેના પર જઈશ તમે તે બધા પદો માટે કરી શકો છો તેથી બીજું પદ અહી તમે xiKTe જોશો હવે તે xiKTe શુ છે તે KTe અને xiનો ગુણાકાર છે અને તે અહી આવે છે તમારી પાસે xi ઘટક એક ફેક્ટર તરીકે દરેક જગ્યાએ આવે છે તેવી જ રીતે ત્રીજુ પદ તેથી હું હમણાં જ તેમાંથી પસાર થઈશ અને તમે પછી તમારી ગતિએ કાર્ય કરી શકો છો અને બધા છ સમીકરણો પર કાર્ય કરી શકો છો હવે આ છ સમીકરણો મેટ્રિક્સmatrixશ્રેણિક સ્વરૂપમાં વ્યક્ત કરી શકાય છે અને મેટ્રિક્સ ફોર્મમાં આ રીતે મૂકી શકાય છે તેથી તમારી પાસે મેટ્રિક્સ ઘટક પરિમાણો છે સહગુણાંક ઘટક પરિમાણો a11 a12 a21 a31 a32 છે અને તે ΣKTi ΣxiKti ΣsinτiKTi Σxisinτi KTi Σcosτi KTiના બરાબર છે તેથી આ મેટ્રિક્સ રજૂઆત છે તમારી પાસે મેટ્રિક્સને રજૂ કરતા સમીકરણોના છ સેટ છે અહીં આ મેટ્રિક્સ જે ખાલી બતાવવામાં આવે છે તે આ સમીકરણોના સહગુણાંકો સમાવે છે જેમ કે xisinτixisinτi Σcosτi Σsinτi જેથી આ બધી વસ્તુઓ અહીં વસતી મળશે અને આ મૂલ્યો ગણી શકાય છે અને અહીં આ ચોક્કસ કોલમ વેક્ટરની ગણતરી કરી શકાય છે કારણ કે આપણે KTi xi sinτi અને છ સમીકરણોનો સેટ જાણીએ છીએ તમારી પાસે કોલમ વેક્ટર a11a21a22a31a32 અને છ અજ્ઞાત અને 6 સમીકરણો છે જેની તમે સરળતાથી ગણતરી કરી શકો છો હવે આપણે ઇનપુટ ડેટાને જોવાની જરૂર છે હવે આ ઇનપુટ ડેટાની જરૂર છે કારણ કે આપણે જાણવાની જરૂર છે કે આ મૂલ્યો શું છે KTi શું છે xi શું છે sinτi શું છે અને આ સહગુણાંકના એરેનાં વિવિધ ઘટકો શું છે તેથી સામાન્ય રીતે તમારે ઇનપુટ ડેટા માપેલ ડેટાનો સેટ મેળવવો પડશે અને તમારે શક્ય તેટલું વધુ મેળવવું જોઈએ જેથી તમને ખૂબ સારા પરિણામ મળે તેથી હું ડેટાની સંખ્યા વધુ સારી રીતે રજૂ કરું છું આપણને φ અક્ષાંશની જરૂર છે આપણને દિવસ નંબર N જોઈએ છે આપણે H0 Ha અને KT ક્લિયરન્સ ઇન્ડેક્સની ગણતરી કરવાની જરૂર છે અને તમારે τ x sinτ cosτ જોઈએ છે આ એવા મૂલ્યો છે જેની તમને જરૂર હોય છે જો તમારે આ મેટ્રિક્સની ગણતરી કરવી હોય અને φ એ આપેલ ઇનપુટ હોય N પણ આપેલ ઇનપુટ છે H0ની ગણતરી φ અને Nના આધારે કરી શકાય છે Ha એ પાયરોનોમીટરની મદદથી માપવામાં આવે છે જેની આપણે ચર્ચા કરી છે KTની ગણતરી Ha અને H0ની મદદથી કરવામાં આવે છે T એ Nનો ઉપયોગ કરીને ગણવામાં આવે છે x એ φનો ઉપયોગ કરીને ગણવામાં આવે છે અને અન્ય વાતાવરણીય પરિમાણો જેવા કે sinτ cosτની ગણતરી કરવામાં આવે છે એકવાર તમારી પાસે આ બધા ડેટા હોય પછી તમે a11a12a21a22a31a32 માટે ઉકેલ કરી શકો છો અને આના મૂલ્યો મેળવી શકો છો અને નોંધ લો કે આ એક સમયની ગણતરી છે તમે દર વખતે ગતિશીલ રીતે તે કરી રહ્યાં નથી તમે એક વાર કોઈ પણ વ્યક્તિ દ્વારા માપવામાં આવેલ કોઈ ડેટાના સમૂહનો ઉપયોગ કરીને તેની ગણતરી કરો છો અને તે દિવસનો ઉપયોગ કરીને તમે પહોંચ્યા છો કે આ સહગુણાંક મૂલ્યો જે ક્લિયરન્સ ઇન્ડેક્સ અંદાજ સમીકરણમાં જશે તે ગણી શકો છો ક્લિયરન્સ ઇન્ડેક્સ અંદાજ સમીકરણ હવે a11 તરીકે લખી શકાય છે જે આપણને a11a12xa21a22x sinτa31a32xcosτ મળ્યુ છે તેથી આ એક અંદાજ સમીકરણ બને છે અને આ સમીકરણને તમે બચાવી શકો છો અને તેને એક જગ્યાએ રાખી શકો છો અથવા તેને MATLAB અથવા Octave જેવા પ્રોગ્રામમાં સ્ક્રિપ્ટ ફાઇલ તરીકે મૂકી શકો છો અને પછી તેને કોઈપણ અક્ષાંશ પર xની અંદર મુકીને ક્લિયરન્સ ઇન્ડેક્સ શોધવા માટે વાપરી શકો છો અને આ અંદાજ સમીકરણ દ્વારા મૂલ્યની ગણતરી કરી શકો છો અને તમે જે અક્ષાંશ મૂલ્યનો ઉપયોગ કરો છો તે માપન દ્વારા ઉપલબ્ધ કરવામા આવેલ માહિતી જ હોય તેવું જરૂરી નથી તે અન્ય કોઈ અક્ષાંશ પણ હોઈ શકે છે જે પડોશમાં પણ ફિટ થશે જે તે ભૌગોલિક પ્રસંગમાં પણ ફિટ થશે અને કર્વ ફિટ સમીકરણને લીધે તે તમને વિવિધ સારા અંદાજ આપશે હવે જો તમે પાછા જાઓ અને Hatના અંદાજ માટેના સ્ટેપ તરફ જુઓ તો આ તે જ છે જે આખરે તમે ઇચ્છો છો વાતાવરણીય અસરો સાથે આપેલ કોઈપણ સ્થળે ફ્લેટ પ્લેટ કલેક્ટર પર ઘટના ઊર્જા Hat છે તેથી આપણે જોયું છે કે આપણને અક્ષાંશ દિવસ નંબર નમેલા કોણની જરૂર છે તમે H0નો અંદાજ શકો છો તમે Hotનો અંદાજ લગાવી શકો છો KTના અંદાજને અલગ પાડવામાં આવ્યો હતો આ તે જ છે જે આપણે કરવા માંગીએ છીએ અને પછી હવે આપણે મેપmapનકશો કરીએ છીએ કે જ્યાં તમે કોઈપણ અક્ષાંશ અને દિવસ નંબર માટે KTનો અંદાજ લગાવી શકો છો આપણે આ પ્રકારના સમીકરણ કર્વ ફીટ સમીકરણ ફ્યુરિયર કર્વ ફિટ સમીકરણનો ઉપયોગ કરીશું પછી આપણે RD શોધીશુ કે જે HotH0 છે RTનો અંદાજ કાઢો અને Hatને RTKTH0 તરીકે શોધો ચાલો હવે ભારત માટે કર્વ ફીટ મોડેલની ચર્ચા કરીએ તે દેશના વિવિધ ભાગોમાંથી 12 શહેરો અને નગરોમાંથી લેવામાં આવેલા માપનના આધારે છે તેથી આ મોડેલ આ રીતે છે અંદાજ સમીકરણ A1A2sinτA3sin2τA4sin3τ સ્વરૂપનુ છે તેથી આપણે ત્રીજા હાર્મોનિક સુધી જઈશું અને પછી આપણી પાસે cos પદો A5cosτA6cos2τA7cos3τ પણ છે હવે આ મોડેલનુ ફ્રેમવર્ક છે આ ફ્યુરિયર સિરીઝનું કર્વ ફિટ મોડેલ છે આપણે વાતાવરણીય પરિમાણો પર આધારિત A1A2A3A4A5A6A7 શું છે તેનો અંદાજ લેવાની જરૂર છે તેથી ત્યાં આપણે વિવિધ પરિમાણો કેવી રીતે શોધી શકીએ પહેલા ચાલો T લઈએ તે વાર્ષિક પીરીયડ છે અને 2πN365 લેવાને બદલે આપણે 3π365 લેવું જોઈએ આ ખુબ ઓછી સરેરાસ વર્ગ ભૂલ આપશે પછી Ai એ ai1ai2ai3x2ai4wai5w2 સ્વરૂપનુ છે w શુ છે તે તમે જાણો છો તે સ્થાનની ઉપરના ઉભા સ્તંભમાં પાણીની વરાળનુ પ્રમાણ છે આપણે તેને aiના સહગુણાંક ઘટકોની અસરોમાં શામેલ કર્યું છે અને x શું છે x એ φ અક્ષાંશ ડિગ્રી માઈનસ 35 ડિગ્રી છે તેથી આ વ્યાખ્યાઓનો સેટ અંદાજિત ક્લિયરન્સ ઇન્ડેક્સની ખૂબ સારી ચોકસાઈ આપે છે હવે પાણીની વરાળનુ પ્રમાણ કેવી રીતે મેળવવુ ખરેખર કોઈ પાણીની વરાળના પ્રમાણનુ માપન કરી શકે છે મેટલ કેલનું કદ જુઓ અને તેને મેળવો પરંતુ ફરીથી આ કરવુ મુશ્કેલ કાર્ય છે આપણે તેને મોડેલમાં એકીકૃત કરીશું તેથી ફરીથી ક્લિયરન્સ ઇન્ડેક્સની જેમ આપણે wના અંદાજ માટે સબ ફ્યુરિયર સિરીઝનું મોડેલ બનાવ્યું છે તેથી w એ G1G2sinτG3sin2τG4sin3τG5cosτG6cos2τG7cos3τ સ્વરૂપનુ છે જ્યાં Gi એ gi1 gi2 xgi3x2 સ્વરૂપનુ છે અને x એ અક્ષાંશ છે જે અહીં વ્યાખ્યાયિત થયેલ છે હવે આ તમને સંપૂર્ણ મોડેલ આપશે તેથી પહેલા તમે શુ કરશો અક્ષાંશ આપવામાં આવેલ છે આપણે આ ભાગનો અંદાજ કાઢીશું કે જે પાણીની વરાળનુ પ્રમાણ છે કારણ કે તમારે τ શોધવા માટે અક્ષાંશ અને દિવસ નંબર જાણવાની જરૂર છે તો પછી પાણીની વરાળનુ પ્રમાણ આ અંદાજ સમીકરણમાંથી અંદાજિત કરી શકો છો પછી ai વ્યાખ્યાયિત કરવા માટે આ અહીં જોડી શકાય છે અને પછી તેને અહીં જોડીને ક્લિયરન્સ ઇન્ડેક્સ અંદાજ કાઢવા માટે વાપરી શકાય છે તેથી આ તે મોડેલ છે જેનો ઉપયોગ આપણે દેશની અંદર કોઈપણ જગ્યાએ ક્લિયરન્સ ઇન્ડેક્સ શોધવા માટે કરી રહ્યા છીએ તે સાધારણ રીતે સારું મોડેલ છે જે 15 સુધી સચોટ છે અને તે ડિઝાઇન માટે પૂરતું છે કારણ કે આપણે કોઈ પણ રીતે રૂઢીચુસ્ત છીએ અને આપણે ફોટોવોલ્ટેઇક પેનલ્સની રચના કરી રહ્યા છીએ તેથી આ મોડેલને આપણે octave અને MATLABમાં સ્ક્રિપ્ટ ફાઇલ તરીકે મૂકી શકીએ છીએ અને KTe મેળવવા માટે તેને ચલાવી શકીએ છીએ